બધા ને નમસ્કાર એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના આપણા ઓનલાઇન અભ્યાસક્રમ માં આપનું સ્વાગત છે આપણે 3D ડ્રોઇંગ્સ બનાવવા માટે સોલિડવર્ક નામના સોફ્ટવેર ટૂલ વિશે શીખી રહ્યાં છીએ આજના ક્લાસમાં આપણે બોલ્ટ્સ અને નટસ કેવી રીતે બનાવવું અને આ થ્રેડ કેવી રીતે બનાવવી તે વિશે થોડું શીખીશું આપણે જે શીખીશું તેનો આ પહેલો ઉદ્દેશ છે તેથી પ્રથમ આપણે ખૂબ જ ઝડપથી એક સ્ટડ લઈ અને તેમાં થ્રેડ બનાવવાની દ્રષ્ટિએ એક સરળ યોજના જોઈશું તે પછી આપણે મેટ્રિક 10 થ્રેડ બનાવીશું તેથી એક નવું પાર્ટ ડબલ ક્લિક કર્યા પછી પ્રથમ પગલું છે આપણી પાસે એક ખાલી સ્ક્રીન હશે પછી આપણે પ્લેનસમાંથી કોઈ એક પસંદ કરીએ છીએ જમણું પ્લેન જમણી પ્લેનની નોર્મલ આપણે સ્ટડ દોરીશું તે ગોળ સિલિન્ડર છે તે 5 મિલીમીટર ત્રિજ્યા હોઈ શકે છે બરાબર હવે આ વર્તુળને આપણે 3 ડાયમેંન્શનમાં એક્સ્ટ્રુડ કરીએ છીએ તેને કદાચ લગભગ 30 મીમી બનાવીએ તેથી આપણી પાસે આ સિલિન્ડર છે જેના પર આપણે થ્રેડેડ કટ જેવું કંઈક રાખવા માગીએ છીએ તેથી સામાન્ય રીતે આ સ્ટડ હંમેશાં ચેમ્ફરડ હોય છે તેથી આ સપાટી આપણે લઈશું ચેમ્ફરિંગ સાથે જઈશું કદાચ 45 ડિગ્રી સાથે 1 મીમી ચેમ્ફર આપણે બનાવીશું જ્યારે આપણે કરીશું ત્યારે તે સોલિડ સપાટી પર આપણી પાસે આ પ્રકારનું ચેમ્ફરીંગ હશે પહેલા થ્રેડ કટ કરવા માટે આપણે જે કરવાનું છે તે હેલીકલ પાથ છે કારણ કે આ સ્ક્રૂ અથવા થ્રેડો પાસે હંમેશા હેલીકલ પાથ હોય છે જેના પર થ્રેડ ટૂલ બીટ અથવા કટ જાય છે જેથી તે મટીરીયલને દૂર કરે અને આખરે આપણી પાસે થ્રેડ હશે તેથી પહેલા તેના માટે આપણે આ શાફ્ટની આસપાસ હેલિક્સ બનાવીએ છીએ તેથી પ્રથમ પગલું એ હેલિક્સનું બનાવાનું છે આપણે 5 મીટર ત્રિજ્યાનું વર્તુળ બનાવવું પડશે તેથી આપણી પાસે તે વર્તુળ છે તે વર્તુળની આજુબાજુ આપણે હેલિકલ થ્રેડ રાખવાનું પસંદ કરીશું તે હેતુ માટે આપણે શું કરીશું કે તે ટોચનાં સ્તર પર ઇન્સર્ટ કરીશું કે જ્યાં એક કર્વ છે જે કર્વ હેલિક્સ સ્પાઇરલ તરફ જાય છે હવે આપણી પાસે આ પ્રકારનો થ્રેડ છે કારણ કે આ માત્ર પ્રેક્ટિસ જ છે તો આપણે શું કરવા જઈ રહ્યા છીએ કે આપણી પાસે 20 મીમીની ઊંચાઈ સાથે કેટલાક હેલિકલ પાથ હશે એનો અર્થ એ કે આપણે જે હેલિક્સ લઈએ છીએ તેની લંબાઈ 20 મીમીની પિચ 1 5 મીમીની આસપાસ છે અને આ ક્લોકવાઇઝ પ્રકારનું હેલિક્સ છે અને આ હેલિક્સ શરૂ થાય છે જો આપણે કંઈપણ અપડેટ કરવા અથવા બદલવા માંગતા હો જો તમે રાઇટ ક્લીક આપો છો તો તેને એડિટ કરવા માટે એક બટન છે તેથી તે 90 ડિગ્રીથી શરૂ થઈ રહી છે તેથી હેલિક્સ આ એરોની શરૂઆતમાં શરૂ થાય છે સિલિન્ડરની આસપાસ જાય છે જેની આસપાસ આપણે આ કટ બનાવવા માંગીએ છીએ તેથી પિચ 1 5 મીમી છે અને તે 20 મીમી સુધી જાય છે અને તે 90 ડિગ્રીથી શરૂ થાય છે અને તે ક્લોકવાઇઝ થ્રેડો છે જે આપણે બનાવી રહ્યા હતા તેથી OK ક્લિક કરો એકવાર તે થઈ જાય પછી ફ્રન્ટ પ્લેન પર જાઓ જ્યાં આપણે આ હેલિક્સ જોઈ શકીએ તેથી કારણ કે તે એક પ્રેક્ટિસ છે આપણે તે ત્રિકોણાકાર છરી લેવાના છીએ આપણે તેને આ હેલિક્સ પર થી પસાર કરવા લઈએ છીએ તેથી આ ત્રિકોણ બનાવ્યા પછી આપણે આર્બિટ્રરી રીતે આ સ્થાન મુકીએ છીએ કારણ કે થ્રેડ બનાવવાની માત્ર પ્રેક્ટિસ છે એકવાર આપણી પાસે તે ત્રિકોણ છે પછી આ કિનારીઓ પસંદ કરો સ્કેચ મોડમાંથી બહાર આવો પછી આપણે સ્કેચ 3 અને હેલિક્સ પણ જોશું હવે સ્કેચ 3 પસંદ કરો અને હેલિક્સ પણ બંને પ્રકાશિત થશે હવે ફિચર લેવલ પર જુઓ ત્યાં કંઈક એક્સ્ટ્રુડેડ બોસ રિવોલ્વ બેસ્ડ એક્સ્ટ્રુડેડ કટ અને સ્વેપટ કટ જેવું છે તેથી સ્વેપટ કટ પર ક્લિક કરો પછી આપણે થ્રેડેડ ભાગ પસાર થાય તેવું કંઈક જોશું તેથી તમારે બંને સ્કેચ 3 અને હેલિક્સ પાથ પસંદ કરવા પડશે એકવાર તે થઈ જાય પછી સ્વેપટ કટ પર જાઓ તે આ પ્રકારનો પીળો રંગ બતાવે છે પછી OK ક્લિક કરો પછી તમે થ્રેડેડ ભાગ જોશો હવે આપણે સિસ્ટમેટિક મેટ્રિક 10 મીમી થ્રેડ બનાવીશું તેથી સામાન્ય રીતે આ 10 મીમી થ્રેડો પાસે હંમેશાં માથાડાની જેમ કંઈક હોય છે ત્યાં એક સ્ટડ ભાગ છે કેટલાક થ્રેડો છે કેટલાક ષટ્કોણ પ્રકારની રચનાઓ જે આપણે કરીશું તેથી આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું m 10 થ્રેડ બનાવીશું તો ચાલો આપણે જમણું પ્લેન પસંદ કરીએ તે જમણા પ્લેનથી નોર્મલ પ્રથમ આપણે બોલ્ટનું માથું બનાવીએ છીએ તેથી માથું હંમેશાં એક ગોળ હોય છે આ આપણે 16 મીમીનું એક વર્તુળાકાર બનાવીએ છીએ 16 મીમી વ્યાસ તેનો અર્થ 8 મીમી ત્રિજ્યા અને તે 10 મીમી આગળ હશે ઊંડાઈથી તેથી આપણે એક એક્સ્ટ્રુડેડ બોસ બનાવીશું જે 10 મીમી હશે હેડ હવે આ સપાટી ને નોર્મલ આપણે ષટ્કોણ દોર્યું ષટ્કોણ 6 બાજુઓ આપણે તેને બનાવીશું પછી આપણે સ્માર્ટ ડાયમેન્શન નો ઉપયોગ કરીએ છીએ અહીંથી તે 8 મીમી હોવું જોઈએ આ સ્ટાન્ડર્ડ નંબર્સ છે જે તમને ડેટા બુકમાંથી મળશે જ્યારે પણ તમે બોલ્ટ અથવા મશીન બોલ્ટ બનાવતા હો અને તેને તૈયાર કરવાનો પ્રયાસ કરો ત્યાં કેટલાક સ્ટાન્ડર્ડ કન્વેન્શન હોય છે જેમ કે ઉંચાઇ આટલી હોવી જોઈએ લંબાઈ આટલી હોવી જોઈએ અને તેથી વધુ ડિઝાઇનની ગણતરીને લીધે જેમ તમે સ્ટ્રેસ સ્ટ્રેઈનની ગણતરી કરો છો તમે તે બોલ્ટ પર કેટલો સ્ટોક લાગુ કરો છો શું તે ટકાવી શકે છે કેવા પ્રકારનું મટીરીયલ વાપરવું જોઈએ આવા પ્રકારની વસ્તુઓ તમે મશીન ડિઝાઇન ડેટા બુક માંથી મેળવશો તેથી તે ડાયમેન્શનના આધારે આપણે આ પ્રકારના બોલ્ટ બનાવી રહ્યા છીએ તેથી હવે આપણે તેની અંદર ષટ્કોણાકાર કટ કરવા માંગીએ છીએ તો ચાલો આપણે આ આ પસંદ કરીએ ષટ્કોણની તમામ 6 બાજુઓ હવે એક એક્સ્ટ્રુડેડ કટ છે ડેપ્થ ઓફ કટ એટલે કે આપણી પાસે 5 મીમી 5 5 મીમી જેવા કંઈક હોઈ શકે છે તેથી આપણી પાસે આ પ્રકારનો માથાનો ભાગ છે તેથી તમારી પાસે રેંચ પ્રકારની વસ્તુ હશે જેના દ્વારા તમે તેને ચલાવશો હવે આપણે અહીં બીજું વર્તુળ દોરવા માંગીએ છીએ જેથી તે બોલ્ટનો સ્ટડ ભાગ આપણે મેળવી શકીએ જેની લંબાઈ 25 મીમી અને વર્તુળ 10 મીમી વ્યાસનું હશે તો ચાલો 5 મીમી ત્રિજ્યા અથવા 10 મીમી વ્યાસ બનાવીએ આ વર્તુળ પર આપણે 25 મીમી લંબાઈ સુધી બોસ બેઝને એક્સ્ટ્રુડ કરી શકીએ છીએ તેથી આપણી પાસે તે બોલ્ટનો ભાગ છે હવે સામાન્ય રીતે આપણે તેને તીક્ષ્ણ કોર્નર આપીએ છીએ આપણે ચેમ્ફરિંગ સાથે જઈને તેને ટાળીએ છીએ આ ચેમ્ફરિંગ આપણે 45 ડિગ્રી સાથે 1 મીમી નું બનાવી શકીએ છીએ તેથી સ્ટડ બની ગયું છે તેથી એકવાર આ બોલ્ટ થઈ જાય તે પછી આપણે શું કરી શકીએ કે આપણે તેની આજુબાજુ એક હેલીકલ પાથ બનાવીએ અને સરસ કર્વ સાથે ત્રિકોણાકાર પ્રકારનો કટ બનાવીએ અને આ પિચ અને ઉંચાઇ સાથે મેચ કરીને તેમાંથી થ્રેડ બનાવીએ તેથી પ્રથમ પગલું હંમેશાં સામાન્ય છે 5 મીમી ત્રિજ્યા સાથે વધુ એક વર્તુળ બનાવવું તેથી આપણી પાસે તે 5 મીમી ત્રિજ્યા છે હવે તેના પર આપણે તે બનાવવું પડશે અને આ પસંદ કરવું પડશે તે કર્વ હેલિક્સની ટોચ પર ઇન્સર્ટ પર જાઓ તેથી 20 મીમી સુધી આપણે આ થ્રેડ રાખવું છે અને 1 5 મીમી પિચનો ઉપયોગ કરીશું અને તે 90 ડિગ્રીના ખૂણાથી શરૂ થઈ શકે છે તેથી હું ત્રિકોણ બનાવી શકું છું તેમાંથી પસાર થવા માટે કોઈ સાધન તરીકે અને OK ક્લિક કરો એકવાર તે થઈ જાય પછી ફ્રન્ટલ વ્યૂ પર જાઓ OK હવે અહીં ઝૂમિંગ અને અહીં આપણે એક સેન્ટર લાઇન બનાવીએ છીએ જે 0 ડિગ્રી સાથે આ બિંદુથી પસાર થાય છે ચાલો દિશા જોઈએ બરાબર તેથી હવે ફરીથી ફ્રન્ટલ પ્લેન પર જાઓ ok તેના પર ચાલો આપણે ત્રિકોણ ધ્યાનમાં લઈએ તેથી ત્રિકોણનો ઉપયોગ કરો ટૂલ બીટ હંમેશાં નીચેની દિશામાં કનસ્ટ્રકટ આને દૂર કરો ઝૂમ ઇન કરો હવે આ એજ થી આ ઉંચાઇ 1 14 ટૂલ બીટ હોવી જોઈએ તેથી સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરો આને પસંદ કરો તે બિંદુ પસંદ કરો ખાતરી કરો કે તે 1 14 મીમી હશે અને બીજી વાત ચાલો બીજી સેન્ટર લાઇન આ મધ્યમાં એક સાથે જોડી અને આ બિંદુથી પસાર થઈ રહી છે સરસ હવે આપણને તેની આસપાસ આર્ક જેવું કંઈક જોઈશે કારણ કે આપણે આ પ્રકારના તીક્ષ્ણ નથી ઇચ્છતા અથવા ટૂલ બીટ જે કંઇક બુઠ્ઠું છે જેવું આપણને ગમશે જેથી આપણે એક સરળ કર્વ કરવાના ભાગમાં હોઈશું તે હેતુ માટે આપણે શું કરીશું આપણે વધુ એક સેન્ટર લાઇન બનાવીએ છીએ ઠીક છે કારણ કે આપણને કર્વનું કેન્દ્ર જરૂરી છે તેથી આ પોઇન્ટ છે તેથી આપણે અહીં એક સેન્ટર લાઇન એવી રીતે બનાવવી છે કે આ સેન્ટ્રોઇડમાંથી આ લાઇન 0 32 મીમીની હશે એકવાર તે થઈ જાય પછી આપણે આ લાઇનને હટાવી દઈશું ઠીક છે આપણે તે લાઈનને દૂર કરી શકીએ છીએ અને આ પણ એક આપણે દૂર કરી શકીએ છીએ આ તે બિંદુઓ છે જેના દ્વારા આપણે આર્ક પસાર કરવા માંગીએ છીએ તેથી 3 બિંદુ આર્ક તે બિંદુને પસંદ કરે છે બીજો બિંદુ અને તેને ખસેડે છે હવે આ લાઇન માટે આ ટેન્જેન્ટ હોવું જોઈએ તો આપણે શું કરીશું આને પીક કરો આને પીક કરો તેઓ એકબીજાને ટેન્જેન્ટ છે એકવાર તે થઈ જાય ok તેવી જ રીતે આ લાઇન પસંદ કરો જે એકબીજા સાથે ટેન્જેન્ટ છે એકવાર તે થઈ જાય ok હવે આપણે શું કરીશું ટ્રીમ એન્ટિટીઝ પર જાઓ આ ભાગ કાઢો આ ભાગ કાઢો અને આપણે આની પણ જરૂર નથી આ એક એ જ રીતે આપણે આ લાઈનઓની જરૂર નથી પછી ok ક્લિક કરો તો સ્કેચ મોડમાંથી બહાર આવ્યા પછી આપણે આ આખી ઓબ્જેક્ટ પસંદ કરવો પડશે પછી હેલિક્સ પાથ પણ પસંદ કરો કંટ્રોલ ફીચર પર જાઓ સ્વેપટ કટ પર જાઓ પછી તે તમને આ આખી વસ્તુ બતાવે છે કંઈક ફરતા ભાગ જેવું અને પછી ok ક્લિક કરો પછી આ રીતે તમારી પાસે થ્રેડ હશે ત્યાં બીજા એસ્પેક્ટ છે જેમકે એસ્થેટીક એસ્પેક્ટ જે આપણી પાસે હંમેશા હોય છે આ ભાગને કેવી રીતે સ્મૂથ બનાવવો કે પછી ભલે આપણે કેટલીક અન્ય પ્રકારની ત્રિકોણાકાર કટ અને અન્ય વસ્તુઓ લેવી ચાલો આપણે આ બોલ્ટના જુદા જુદા વ્યૂ જોઈએ તેથી પ્રથમ વસ્તુ આપણે કરીશું તે આઇસોમેટ્રિક વ્યૂ જોવું જો તે કનસ્ટ્રક્શન હોય તો આપણે તેને દૂર કરી શકીએ છીએ તેથી ઇસોમેટ્રિક વ્યૂ આ રીતે દેખાય છે હવે 3 જુદા જુદા વ્યૂ જુઓ કંઈક ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ ડાબી બાજુનો વ્યૂ અને આઇસોમેટ્રિક વ્યૂ હવે આપણે આ બોલ્ટ માટે નટ બનાવીશું તે હેતુ માટે આપણે જે કરીએ છીએ તે નવા પર જવાનું છે એક પાર્ટ ખોલો ok હવે જમણા પ્લેનમાં તેને નોર્મલ આપણે ષટ્કોણાત્મક નટ રાખવા માંગીએ છીએ તેથી તે હેતુ માટે આપણે સ્કેચ પર જઈએ છીએ અહીંથી 6 એકમ ષટ્કોણ પસંદ કરીએ અને તેને દોરો અહીંથી અહીં સુધી સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરો આપણે તે બોલ્ટના માથાનો ભાગ સમાન ઉપયોગ કરીએ છીએ તે ઉંચાઇ ગમે તે હોય આપણી પાસે સમાન 16 મીમી છે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને આપણે તે આંતરિક ભાગ પર એક થ્રેડ બનાવવો પડશે અને આપણે જાણીએ છીએ કે સ્ટડનો વ્યાસ 10 મીમી છે તેથી આપણે જે કરીએ છીએ તે 10 મીમીનું વર્તુળાકાર છિદ્ર છે આંતરિક રીતે 10 મીમી વ્યાસ અથવા 5 મીમી ત્રિજ્યા ક્લિક કરો ok હવે આપણે આ ઇનસ્ક્રાઇબડ વર્તુળ નથી જોઈતું કંટ્રોલ બટનને હોલ્ડ કરીને આ એક લીટીઓ પીક કરો હવે આ આપણે જે પસંદ કર્યું તેની સપાટી છે ફીચર પર જાઓ એક્સ્ટ્રુડ બોસ બેઝ તેથી તે એક નટ જેવો ભાગ બનાવે છે તો ચાલો આ નટ બનાવા માટે પહોળાઈ તરીકે 6 મીમી વાપરીએ હવે આપણી પાસે તે છે આપણી પાસે આ નથી મારો મતલબ કે આપણે કોઈક ચેમ્ફર આપવા માંગીએ છીએ જે આપણે ખરેખર બનાવી શકીએ છીએ પરંતુ હવે આપણે મુખ્યત્વે તેના આંતરિક થ્રેડના ભાગને બનાવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું તેથી પ્રથમ આપણે વર્તુળ દોરવા માટે ફ્રન્ટલ જમણા પ્લેનમાં જવાનું છે કોઈપણ હેલિક્સ બનાવા માટેનું પ્રથમ પગલું 5 મીમી વર્તુળ બનાવવાનું છે ok ક્લિક કરો પછી તેને આ રીતે કલ્પના કરો તે વર્તુળ પસંદ કરો પછી ઇન્સર્ટ કર્વ પર જાઓ હેલિક્સ સ્પાઇરલ તેથી આપણી પાસે સ્પાઇરલ કર્વ છે જ્યાં આપણે 6 મીમી સુધીની ઉંચાઇ આપી શકીએ છીએ તેથી તે સ્તર સુધી આપણે કાપી શકીએ છીએ કદાચ ફક્ત 6 5 બનાવો જેથી તે કટની જેમ સરળતાથી બહાર આવે પિચ આપણે આપી રહ્યા છીએ તેટલું 1 5 મીમી અને તે કાઉન્ટરક્લોકવાઇઝ દિશામાં છે અને દિશા પણ બરાબર છે ક્લિક્ ok તેથી આંતરિક રીતે આપણી પાસે આ વર્તુળ છે અને આ હેલિક્સ 90 ડિગ્રી કોણથી શરૂ થાય છે ચાલો આપણે તેને ફરીથી ચકાસીએ તેથી એડિટ ફીચર પર જાઓ તે 90 મીમી 90 ડિગ્રી છે તેથી ok ક્લિક કરો હવે તે ફ્રન્ટ પ્લેન પર જાઓ તેને નોર્મલ તેથી અહીં આપણે ત્રિકોણાકાર ટૂલ બનાવવું છે તેથી આ તે ભાગ છે જ્યાં આપણને ગમશે તે હેતુ માટે આપણે 3 બાજુ બહુકોણ લઈએ છીએ અને આને કેન્દ્ર તરીકે પસંદ કરીએ છીએ હવે આ ત્રિકોણાકાર ટૂલ કટને ઉલટાવી દો કારણ કે હવે આપણે ટોચનો ભાગ કાઢવા માગીએ છીએ તેથી ત્રિકોણ ટોચની બાજુ પર હશે અને તેને તે રીતે બનાવશે 1 મીમી હોવું જોઈએ આ બિંદુથી આ ઊંચાઈ 1 14 મીમી હોવી જોઈએ તેથી આપણી પાસે ત્રિકોણ છે તે પછી આપણે 0 32 મીમીની જરૂર પડે છે તેથી ચાલો આપણે આ રીતે સેન્ટ્રર લાઈનને ધ્યાનમાં લઈએ અને સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરીએ અહીંથી તે પ્રથમ બિંદુ સુધી તે 0 32 મીમી છે એકવાર તે થઈ જાય પછી આપણે તે ત્રિજ્યા સાથે તે બિંદુથી તે બિંદુ તરફ આર્ક 3 પોઇન્ટ આર્ક બનાવીએ છીએ હવે તે લાઇન પર તેને પસંદ કરો અને તેને ટેન્જેન્ટ બનાવો એ જ રીતે આ કર્વની લાઇન પસંદ કરવાથી તે ટેન્જેન્ટ બને છે તેથી જ્યારે તમે જે વસ્તુઓ બનાવવાની હોય તે પીક કરતા હોવ ત્યારે તે કંટ્રોલ બટનને પકડી રાખો તેથી એકવાર આ ત્રિકોણાકાર કનસ્ટ્રક્શન થઈ જાય પછી આપણે આ વર્તુળને આંતરિક રૂપે દૂર કરી શકીએ છીએ અને આપણે તે ભાગ અને આ ભાગને દૂર કરવા માટે ટ્રીમ એન્ટિટીઝનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે આમાંથી એક નાનો ભાગ કાઢી શકીએ છીએ તેથી એકવાર તે થઈ જાય ok ક્લિક કરો હવે આપણી પાસે આ આખું ઓબ્જેક્ટ છે પ્રથમ સ્કેચ મોડમાંથી બહાર આવો ત્યારબાદ પસંદ કરો ક્લિકને પકડી આ બધા બટનો ક્લિકને પકડી હવે સ્કેચ 3 પસંદ થયેલ છે પછી કંટ્રોલ બટન તેને પકડી રાખો હેલિક્સ ક્લિક કરો અને સ્કેચ કરો પછી ફીચર પર જાઓ સ્વેપટ કટ વાપરો ok ક્લિક કરો તેથી આંતરિક રીતે જો તમે જોઈ રહ્યાં છો કે આપણી પાસે તે નટ માં થ્રેડ છે આ રીતે આપણે તેને બનાવીએ છીએ કેટલીકવાર આપણે જે કરીએ છીએ તે આ નટ પર આપણે બાહ્ય સપાટી પર થોડુંક ચેમ્ફર રાખવાનું પસંદ કરીએ છીએ આપણે સપાટ સપાટી જોઈએ નહીં તે હેતુ માટે આપણે શું કરીએ છીએ તે આપણે આર્બિટ્રરી કદનું વર્તુળ દોરીએ છીએ અને તે એક ફીચરને પસંદ કરીએ છીએ તે વર્તુળને દોર્યા પછી આપણે ફીચર પર જઈને એક્સ્ટ્રુડ કટનો ઉપયોગ કરીએ છીએ તે એક્સ્ટ્રુડ કટ આપણે દિશા બધા માંથી પસંદ કરેલી છે પછી કાપવા માટે બાજુને ફ્લિપ કરો તેથી બહાર કાપવા જઇએ છીએ અને આપણે 60 ડિગ્રી આઉટવર્ડ ટેપર્ડ એંગલ આપીએ છીએ પછી ok ક્લિક કરો તેથી હવે તમે જોઈ શકો છો કે ટોચની બાજુ એક ફ્લેટ છે પરંતુ આ સહેજ ટેપર્ડ છે એ જ રીતે આપણે આ માટે પણ બનાવીએ છીએ તેના માટે તેને નોર્મલ સમાન ત્રિજ્યાનું વર્તુળ દોરો એકવાર થઈ ગયા પછી આપણે આ સપાટી પસંદ કરીશું ફીચર પર જઈશું કાપવા માટે બધી ફ્લિપ બાજુઓ બ્લાઇન્ડ પિક કરવાને બદલે એક્સટ્રુડ કટ કરો તે 60 ડિગ્રી એંગલ છે જે આપણે લઈ જઈશું ok ક્લિક કરો તેથી આપણે ઉપરનો ભાગ કાઢી નાખ્યો છે તેથી આ ફક્ત તે જ ભાગ છે જ્યાં તમારી પાસે વોશર હોઈ શકે છે જે તેને ફિક્સ કરી શકે છે અને આ ભાગોમાં હંમેશાં ઇંક્લાઇન્ડ કટ્સ રહે છે ચાલો હવે આ ડ્રોઇંગ સેવ કરીએ M 10 તરીકે સેવ કરીએ ચાલો હવે નટ્સ ને સેવ કરીએ તેથી આપણી પાસે નટ અને બોલ્ટ બંને છે આપણે એસેમ્બલી ડ્રોઇંગ સાથે જઈ શકીએ છીએ એસેમ્બલી ok બોલ્ટ નટ બંને વસ્તુ પસંદ કરો તેને અહીં છોડો નટ પણ ઇન્સર્ટ કરો અને રાખો આ રીતે આપણે બોલ્ટ અને નટ બનાવ્યો છે હવે આપણે આ સપાટીઓને મેટ કરવા માંગીએ છીએ આપણે અહીં શું કરી શકીએ છીએ આને પકડો અને તેવું છે આપણે આ સ્પાઇરલ ને તે સ્પાઇરલ સાથે મેટ કરી શકીએ કે જેથી તેમાં સ્ક્રુ નાખી શકાય નહીં તો સપાટીઓ પણ છે જેને આપણે મેટ કરી શકીએ ચાલો તે સપાટી સાથે આ સપાટીને મેટ જેવું કંઈક કરીએ અને ok ક્લિક કરો